તો ઠીક છે તેથી આપણે જોયું છે કે તે બે ક્ષેત્ર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ માટે અભિવ્યક્તિ છે આ સ્થિર સ્થિતિ પર ફ્રીકવંસીફ્રીકવંસી છે અને આ ટાઇ પાવર 1 થી 2 માં વહે છે સ્થિર સ્થિતી કિંમતો માટે છે અને આપણે એક ખાસ કેસ જોયો છે જ્યારે ક્ષેત્ર 1 માં ડિસ્ટર્બન્સ આવે ત્યારે ખરુ ને અને ક્ષેત્ર 2 માં તે 0 હતો અને બંને ક્ષેત્રો માટે એરિઆ કેપીસીટી સમાન છે તેથી આપણે લીધો છે અને આપણે લીધો છે બરાબર અને ત્યારબાદ ને ધ્યાનમાં લઈને અને અને લીધો છે યુનિટ મેગાવાટ દીઠ 2 40 હર્ટ્ઝ2 40 hertz per unit megawatt અને આપણે દર્શાવ્યું આપણે જોયું કે ફ્રીકવંસી ભૂલફ્રીકવંસી એરર શું હશે ફ્રીકવંસીની સ્થિર સ્થિતી ભૂલ અને તે માટે ટાઇ લાઇન પાવર તે શું હશે તેથી તે થઈ ગયું છે ખરુ ને હવે બીજું આગળ ટાઈ લાઇન ફ્રીક્વન્સી બાયસ કંટ્રોલ છે બરાબર તેથી આનો અર્થ એ કે આ બે સમીકરણો 38 અને 39 તે સૂચવે છે કે જો તમારી સિસ્ટમ અનિયંત્રિત છે તો ત્યાં ફ્રીક્વન્સી વિચલનની તમારી સ્થિર સ્થિતી ભૂલ તેમજ લોડ ડિસ્ટર્બન્સને પગલે તમારો ટાઇ પાવર વિચલન ખરુ ને તેથી તે સંજોગોમાં તે સ્થિતિમાં આપણે આને આપણે સિસ્ટમ આવર્તન ને નોમીનલ કિંમત પર પાછી લાવી પડશે તેનો અર્થ એ કે ડેવીએશન એ 0 હોવો જોઈએ અને ટાઇ પાવર પણ સ્થિર સ્થિતી પ્રવાહ ત્યાં કંઈક છે તેથી અહીં પણ તમારે તેને શેડ્યૂલ પાવર ફ્લો પર પાછું લાવવું પડશે છે કે જેથી એ 0 હશે આ કારણોસર આપણે ટાઇ લાઇન ફ્રીક્વન્સી બાયસ કંટ્રોલ માટે જઈશું તેથી એનો અર્થ એ કે સમીકરણ 38 અને 39 ફક્ત પહેલાનાં બે સમીકરણો સૂચવે છે કે ત્યાં ફ્રીકવંસી વિચલન અને ટાઇ પાવર વિચલનની સ્થિર સ્થિતી ભૂલ હશે જે મેં લોડમાં ફેરફારને પગલે તમને કહ્યું હતું હવે આ સ્થિર સ્થિતી ભૂલોને સુધારવા માટે પૂરક નિયંત્રણ બંને ક્ષેત્રોમાં પૂરક નિયંત્રણ આપવું આવશ્યક છે જેનો અર્થ કહો કે ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શન આપેલા ક્ષેત્રમાં પૂરક નિયંત્રણ ફક્ત તે ક્ષેત્રના પરિવર્તન માટે આદર્શ રીતે સુધારવું જોઈએ તેનો અર્થ માની લો કે તમારી પાસે બે ક્ષેત્ર સિસ્ટમ છે અને ક્ષેત્ર 1 માં ધારો કે લોડ ડિસ્ટર્બન્સ એ ક્ષેત્ર 1 છે ખરું ને તેથી તેમાં તમે જે ક્ષેત્ર 1 કહો છો તેનામાં તેના લોડને સમાયોજિત કરવો જોઈએ જે પણ વીજળી ઉત્પન્ન કરે છે તે તેના પોતાના લોડને યોગ્ય રીતે સમાવવા જોઈએ અલબત્ત મેં તમને કહ્યું હતું કે જો તે ન હોય તો તે અન્ય ક્ષેત્રોમાંથી વીજ ખરીદીની શક્તિપાવરpower લેવો પડશે બરાબર તેથી આપેલ ક્ષેત્રમાં પૂરક નિયંત્રણ ફક્ત તે જ ક્ષેત્રના પરિવર્તન માટે છે બરાબર કે જે તે જ ખ્યાલ છે તેથી જો તેવું છે તો બીજા શબ્દોમાં કહીએ તો જો ક્ષેત્ર 1 માં લોડમાં કોઈ ફેરફાર થાય છે તો ફક્ત ક્ષેત્ર 1માં પૂરક નિયંત્રણ ક્રિયા હોવી જોઈએ ક્ષેત્ર 2 માં નહીં તેનો અર્થ એ કે તે ક્ષેત્ર 1 પૂરક નિયંત્રણ ક્રિયા જે પણ છે તે તમે જે કહો છો તે ફક્ત ક્ષેત્ર 1 માં જ હશે જો ત્યાં કોઈ લોડ ડિસ્ટર્બન ક્ષેત્ર 1 છે પરંતુ ક્ષેત્ર 2 માં નહીં કે તે ફિલસૂફી છે હવે સમીકરણ 38 and અને 39 એ કે તે અને માટેનું તે સમીકરણ સૂચવે છે કે ટાઈ લાઇન પાવર ફ્લો ડિએવીશનનો કંટ્રોલ સિંગલ મોડ બાઇસ ફેક્ટર દ્વારા વજનવાળા ફ્રીકવંસી વિચલનમાં ઉમેરવામાં આવે છે અને આ સંકેતસિગ્નલ જેને આપણે જાણીએ છીએ કહો કે ક્ષેત્ર નિયંત્રણ ભૂલ એરિઆ કંટ્રોલ એરર કારણ કે દરેક ક્ષેત્રમાંની દરેક પાવર સિસ્ટમ તમારી પાસે છે જેને તમે ફ્રીકવંસીમાં સ્થિર સ્થિતિ ભૂલ તરીકે કહો છો અને સાથે સાથે ટાઇ પાવર વિચલન અને ફ્રીકવંસી વિચલન તેથી જો ત્યાં કોઈ નિયંત્રક કંટ્રોલર નથી તો ત્યાં સ્થિર સ્થિતી ભૂલ હશે તેથી આ નિયંત્રણ સિગ્નલ માટે ખરેખર તમે ક્ષેત્ર નિયંત્રણ ભૂલ અથવા ટૂંકા સ્વરૂપમાં ACE તરીકે કહો છો બરાબર હવે એસીઇ શું છે ક્ષેત્ર 1 માટે નિયંત્રણ ક્ષેત્ર ભૂલ ખરેખર અને ક્ષેત્ર 2 તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તમે ફ્રીકવંસી માટે સામાન્ય રીતે સ્થિર સ્થિતી ભૂલને જોઇ છે જે તમારી છે અલગ સિસ્ટમ માટે કહો તે મૂળભૂત છે બરાબર આપણે તે જોયું છે ખરુ ને અને ફ્રીક્વન્સી રિસ્પોન્સ લાક્ષણિકતા બરાબર તેથી તેનો અર્થ એ કે આ ફ્રીકવંસી આ બાઅસ ફેકટર આ બી 1 બી 2 સામાન્ય રીતે બી પરિમાણ છે તેને ફ્રીકવંસી બાઅસ અચળ કહેવામાં આવે છે બરાબર તે બાઅસ ફેકટર છે તો આ સમીકરણ 40 છે અને હવે ક્ષેત્ર 1 માટે અને આ ક્ષેત્ર 2 માટે છે તો આ સમીકરણ 42 છે ખરું ને તેથી આ ખરેખર બી 1 બી 2 મૂલ્ય છે ચાલો આપણે હવે જોઈએ હવે એ અનુક્રમે ક્ષેત્ર 1 ક્ષેત્ર 2 ની ફ્રીક્વન્સી રિસ્પોન્સ લાક્ષણિકતા છે આ આપણે સામાન્ય રીતે જોઇ છે કે સ્થિર સ્થિતી ભૂલ મેં તમને કહ્યું હતુ તે છે તેથી એરિઆ રિસ્પોન્સ કહેવાય છે જ્યાં તમે શું કહો છો ફ્રીક્વન્સી રિસ્પોન્સ લાક્ષણિકતા ખરુ ને હવે તેથી જ અને આ ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 માટે છે તેથી જ તમે લીધા છે બરાબર તેથી હવે આ નિયંત્રણ સિગ્નલ એસીઇ 1 મૂળભૂત રીતે પછી એઆવશે અને આ છે અને આઉટપુટ એસીઇ 1 છે આ એસીઇ 1 બે એરિયા સિસ્ટમ માટેના બે ક્ષેત્ર માટેના ઇન્ટિગલ કંટ્રોલરના ઇનપુટ તરીકે જશે ફક્ત થોડી રાહ જુઓ બે એરિયા સિસ્ટમ માટે બરાબર છે કે આપણે તમારુ તે જોયું છે જે તમે બ્લોક ડાયાગ્રામ તરીકે કહો છો અને આ કિસ્સામાં તમારો ફક્ત મને જોવા દો આ બ્લોક ડાયાગ્રામને આ બ્લોક ડાયાગ્રામ જુઓ આ છે તેનો અર્થ એ છે કે અહીંથી મારો અર્થ એ છે કે જો તમે અહીંથી આને દોરો કે આ અહીંથી આ છે તો પછી બનાવો અને તમે તેને સારાંશ આપો સરવાળો કરો અને આ બાજુ તમે લો અને આ તે ખરેખર છે જેને તમે કહો છો તમારો અને આ તે છે જે મેં તમારા માટે બનાવું છું ઉદાહરણ તરીકે ફક્ત જુઓ કે અહીં ક્ષેત્ર 1 માટે બરાબર આશા છે કે તે ક્ષેત્ર 1 ને સમાવી લેશે હું તે તમારા માટે બનાવું છું બરાબર આ તમારું ક્ષેત્ર 1 માટે આ તમારો છે ખરુ ને અને અહીં તમે તે સરવાળાનું ચિહન મૂકો આ વત્તા છે બરાબર અને આ તમારો છે અને આ બાજુથી અહીંથી તે આવશે કે તમારો ટાઇ પાવર કારણ કે આ તમારો ટાઇ પાવર છે તેથી અને અહીં આ તે છે જે તમે વત્તા કહો છો અને આ તમારો છે તો આ ખરેખર છે બરાબર અને એનો અર્થ એ કે આ એક ખરેખર આ ACE 1 આ આઉટપુટ આ છે તેના માટે જુઓ આ આઉટપુટ એસીઇ 1 છે તેથી આ તમારો ACE 1 છે બરાબર તેવી જ રીતે તે લીલી શાહી દ્વારા બનાવેલ છે આ તમારો છે બરાબર કારણ કે આ છે તેથી અહીં તમે જાણો છો કે તમારો આ ખરેખર છે અને ફ્રીકવંસી અહીંથી આવશે આ તે તમારું છે આ તમારો છે અને અહીં તે તમારો છે અને આ તમારું છે તેથી વત્તા અને આ ભાગનો આ ભાગ ખરેખર તમારું ACE 2 આઉટપુટ એ એસીઇ 2 છે ખરુ ને અને ઇન્ટિગલ કંટ્રોલ ઇન્ટિગલ કંટ્રોલ એકશન છે તેથી અહીં આપણે તમારુ મૂકીએ છે જેને તમે કહો છો તે આ ઇન્ટિગલ કંટ્રોલ એકશન છે તમારી અહીં ઇન્ટિગલ એકશન છે હું ટૂંકમાં જ કરી રહ્યો છું આને લીધે જ તે ઇન્ટિગલ કંટ્રોલ એકશન છે અને આ આપણે કહીએ છીએ કે આ છે બરાબર અને એ જ રીતે અહીં પણ ઇન્ટિગલ એકશન ત્યાં છે અહીં પણ ઇન્ટિગલ એકશન છે જે મૂળભૂત રીતે માઈનસ કે ના છેદમાં એસ ઇન્ટિગલ એકશન ત્યાં છે અને આ આઉટપુટ છે બરાબર તેથી આ ભાગ ખરેખર આ છે અહીં મેં તમારા માટે તે કાપી નાખ્યું છે બરાબર આ આવે છે આ ઇન્ટિગલ કંટ્રોલ છે ખરેખર આ ભાગ આ ભાગ ખરેખર આ તે છે અને આ ખરેખર છે તો આ ખરેખર છે અહીં તે બતાવવામાં આવ્યું છે બરાબર તેથી આ ઇન્ટિગ્રલ કંટ્રોલ છે આ ઇન્ટિગ્રલ કંટ્રોલ છે ત્યાં એક કંટ્રોલર બ્લોક છે આ ખરેખર કંટ્રોલર બ્લોક છે બરાબર ખાલી જગ્યાના કારણે આ જગ્યા અને આ જગ્યા મર્યાદાને લીધે હું અહીં મૂકી શક્યો નથી અને આ નિયંત્રકકંટ્રોલરનું આ ઇનપુટ એસીઇ છે આ નિયંત્રકનું ઇનપુટ આ તે છે જેને તમે અહીં કહો છો તે એસીઇ 2ACE 2 છે બરાબર તેથી આ ખરેખર તમારું ACE 2 છે તેથી તેથી જ તમે જેને આ ઇનપુટને તમારા ACE 2 તરીકે કહો છો અને આ નિયંત્રકનું ઇનપુટ ACE 1 છે હવે તેથી જ અહીં આપણે તેને આ વસ્તુ એક બનાવી છે કે ACE 1 એ ઇન્ટિગ્રલ કંટ્રોલર થી સુધી જાય છે અને આ ACE 2 જઇ રહ્યો છે અને આ તમારો છે મેં તે બ્લોક આકૃતિમાં જે બતાવ્યું છે તેના બરાબર છે તેથી તેનો અર્થ એ કે આ ઇન્ટિગલ કંટ્રોલ છે હવે આ ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 માટે ઇન્ટિગ્રલ કંટ્રોલર છે જે આપવામાં આવ્યું છે તેથી આ સમીકરણ કહો કે 43 છે અને આ સમીકરણ 44 છે જ્યારે અનુક્રમે ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 માટે ઇન્ટિગ્રલ ગેઇન સેટિંગ્સ છે હવે પ્રશ્ન એ છે કે જેથી ની કઇ કિંમતો નક્કી કરશું અને તે વસ્તુઓ પરંતુ આ બધાને ઓપ્ટિમાઇઝ કરી શકાય છે ખરુ ને પરંતુ તે અવકાશની બહાર છે કારણ કે વર્ગમાં આપણે તે કરી શકતા નથી કારણ કે આપણને સિમ્યુલેશનની જરૂર પડશે તેથી ખરેખર આપણે પસંદ કરેલી સિસ્ટમ માટે અને જેને તમે ઇન્ટિગ્રલ ગેઇન સેટિંગ્સ તરીકે કહો છો તે તમારા અને અને માટે જરૂર નથી તેથી ખરેખર જો આપણે ઇન્ટિગ્રલ સ્ક્વેર એરર ટેકનિક અથવા તેથી વધુ લઈએ આ કારણ કે તે સમાન ક્ષેત્ર સિસ્ટમઇકવલ એરીયા સિસ્ટમ છે જો આપણે ધારીએ કે આ સમાન ક્ષેત્ર સિસ્ટમ છે આ સમાન ક્ષેત્ર સિસ્ટમ છે જેનો અર્થ એ છે કે બંને ક્ષેત્રોમાં તમારી પાસે તે જ રેટેડ ક્ષમતા સાથે સમાન ક્ષેત્ર છે જો તે છે તો ખરુ ને પછી તમારું જો તમે પછી ગેઇન સેટિંગ પણ જો તે સમાન ક્ષેત્ર છે એનો અર્થ એ કે બંને સમાન ક્ષેત્રનો અર્થ એ છે કે બંને ક્ષેત્રોમાં સમાન ઉત્પાદન એકમો જનરેટિંગ યુનિટ્સ હોય છે બંને ક્ષેત્રોમાં એક સરખા જનરેટિંગ યુનિટ્સ હોય છે બરાબર અને તમારી જેની સમાન ક્ષમતા છે આ ક્ષેત્ર અને આ ક્ષેત્ર આ હજાર મેગાવાટ છે તે પણ હજાર મેગાવાટ કહેવાય છે અને બંને પાસે તે જ સરખા એકમો અને સમાન રેટિંગ છે પછી ફક્ત આપણે જ સમાન ઇન્ટિગ્રલ ગેઇન સેટિંગ બનાવી શકીએ છીએ તે જ સમાન ઇન્ટિગ્રલ ગેઇન સેટિંગ પરંતુ જો પરંતુ જો આ ઉદાહરણ તરીકે છે તો કહો કે જો આ નોન રીહિટ ટાઇપ ટર્બાઇન છે અને અહીં તે રીહિટ ટાઇપ ટર્બાઇન છે તો પછી જટિલ હશે પછી ભલેને બંને ક્ષેત્રનું રેટિંગ સરખુ હોય કારણકે એકમોયુનિટ્સ જુદા છે અને તેનો અર્થ એ પણ છે કે જો તમે જ્યારે પણ ધ્યાનમાં લેતા હોવ તો આનો અર્થ એ કે આ એક ખરેખર તે તમે જેને તમે સમાન ક્ષેત્ર સિસ્ટમ અને બંને બંને ક્ષેત્રમાં સમાન એકમો સમાન એકમો છે ખરુ ને તેથી આનો અર્થ એ કે આ તમે આ બે ક્ષેત્ર સિસ્ટમ માટે ખરેખર જો તમે લો તો આ સિસ્ટમ માટે પ્રમાણભૂત પરિમાણો છે બરાબર પરિમાણોparameters હું તમને પછી પ્રમાણભૂત પરિમાણો આપીશ જો તમે જોશો કે તમે શોધો છો જો તે સમાન ક્ષેત્ર છે તો તે તમને વધુ કે ઓછું સારું પરિણામ આપશે ની કિંમત 0 7 બરાબર છે આશરે કહો કે 0 7 છે બરાબર તેથી આ તે છે કે કોઈ એક તે ઇન્ટિગલ કંટ્રોલ એકશનને કેવી રીતે લઈ શકે છે બરાબર પરંતુ અહીં પણ કોઈ પ્રપોશનલ ઇન્ટિગલ અથવા પીઆઈડી સાથે પ્રયાસ કરી શકે છે પરંતુ થર્મલ એકમો માટે ખરેખર પીઆઈડી નિયંત્રણની ભલામણ કરવામાં આવતી નથી બરાબર તેથી પ્રપોશનલ ઇન્ટિગલ શક્ય છે અને બીજી બાબત એ છે કે મેં તમને આ ક્ષેત્ર નિયંત્રણ ભૂલએરિયા કંટ્રોલ એરર કહી છે બરાબર ખરેખર તે કંટ્રોલરને સતત ફીડ કરતું નથી તેમાં તમારો નમૂના છે જેને તમે કહો છો તે તમારા નમૂના પર છે કે દરેક નમૂના ત્વરિત ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે ટી 2 સેકંડt 2 seconds બરાબર અને આ અહીં બતાવેલ નથી અને તે મુજબ તમારે યુનું મૂલ્યાંકન કરવું પડશે કારણ કે કોઈપણ સિસ્ટમ એવી કોઈ પણ સિસ્ટમ છે જે તમે વાસ્તવિકતામાં લો છો તે મૂળભૂત રીતે સતત સિસ્ટમ છે કે જેનો તમે અર્થ કરો છો તેનામાં ફક્ત કંટ્રોલર ભાગ તમારામાં હશે મારો અર્થ આ સિસ્ટમ આ આખી સિસ્ટમ આ થર્મલ સિસ્ટમ જે પણ છે તે સતત સિસ્ટમમાં છે ખરુ ને પરંતુ નિયંત્રકકંટ્રોલર તમને આમાં મળશે પરંતુ વિશ્લેષણ સિમ્યુલેશનએનાલીસીસ સિમ્યુલેશન તે વસ્તુઓ થોડી જુદી છે પરંતુ તે આ કોર્સમાં અવકાશની બહાર છે ખરુ ને તેથી આ બધી વસ્તુઓ કે જે ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 મેં બતાવી હવે આગળ બાઅસ પરિબળબાયસ ફેકટરની પસંદગી માટેનો આધાર છે જેનો અર્થ છે કે પસંદ કરવા માટે કેટલાક માપદંડ હોવા જોઈએ બરાબર એક વસ્તુ જે હું આગળ વધતા પહેલાં કરી શકું છું હું તમને કહી શકું છું કે અથવા સામાન્ય રીતે બી ની કિંમત કે જે હોઇ શકે નહીં તમારા કરતાં ઓછી હોઇ શકે નહીં તેનો અર્થ એ કે આ બી મૂલ્ય બીનું મૂલ્ય કે જે ફ્રીકવંસી બાયસ તે કરતાં ઓછું હોઈ શકતું નથી તે હોઈ શકતું નથી ખરુ ને આ સવાલ હું તમારા માટે મુકી રહ્યો છું અને જો તમે તકનીકી કારણટેકનીકલ રિઝ્ન સૂચવશો કે તો તે શા માટે છે તેની હું કદરપ્રશંસા કરીશ હું તમને બતાવીશ કે B એ કરતા વધારે છે B ના બરાબર છે પરંતુ B એ કરતા ઓછું એ ક્યારેય શક્ય નથી મારો અર્થ તે છે તેની ભલામણ કરવામાં આવતી નથી તે બિલકુલ આગ્રહણીય નથી તેનો અર્થ છે પર બરાબર તેથી બી મૂલ્ય તે કરતા ઓછું હોઈ શકતું નથી બરાબર તે કરતાં ઓછું હોઈ શકતું નથી ખરુ ને તેથી આ તમારા માટે એક પ્રશ્ન છે અને જો તમે આનો જવાબ આપી શકો તો હું તેની પ્રશંસા કરીશ કે તેની ભલામણ કરવામાં આવતી નથી તેથી હવે આગળ તે બાઅસ પરિબળની પસંદગી માટેનો આધાર છે તેથી સ્થિર સ્થિતી કામગીરીના દૃષ્ટિકોણથી બાઅસ પરિબળ ની પસંદગી મહત્વપૂર્ણ નથી બરાબર સ્થિર સ્થિતી અથવા નિસ્બત સ્થિર સ્થિતીની કામગીરીની છે તેથી બાઅસ પરિબળ એ એટલું મહત્વપૂર્ણ નથી ખરુ ને પરંતુ ટાઈ લાઇન પાવર વિચલન અને ફ્રીકવંસી વિચલનના ઘટકો ધરાવતા ક્ષેત્ર નિયંત્રણ ભૂલોના કોઈપણ સંયોજન માટે તે સ્થિર સ્થિતિમાં પરિણમશે ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શન એ ને ઘટાડીને 0 કરવાની ખાતરી કરે છે આવું થશે ACE ઘટાડીને 0 કરવામાં આવશે કોઈપણ નિયંત્રણ માટે કોઈપણ ઇન્ટિગ્રલ કંટ્રોલ એકશન ત્યાં છે તેના માટે તે સાચું છે પરંતુ તમારે કેટલાક કારણો ત્યાં હોવા જોઈએ તેવું પસંદ કરવું પડશે કે ફ્રીકવંસી બાઅસ લાક્ષણિકતાઓ શું હશે સામાન્ય રીતે જો ની કિંમત ભલામણ કરવામાં આવે છે ખરુ ને હવે પ્રશ્ન એ છે કે બે ક્ષેત્ર પાવર સિસ્ટમ માટે લાગુ થતી નીચેની ક્ષેત્ર નિયંત્રણ ભૂલો પર વિચારણા કરશે માની લો ACE જેવું આપણે જાણીએ છીએ કે ACE બરાબર છે તે આપણે જાણીએ છીએ કે આપણે તે જોયું છે તમારો હવે તમે શું કરી શકો છો કે ધારો કે ACE 1 સ્થિર સ્થિતિ એ કેટલાક અચળ દ્વારા ગુણાય છે આ સમીકરણ 45 છે કારણ કે તમારુ જ્યારે પણ તમે ઇન્ટિગ્રલ અથવા પૂરક નિયંત્રણ ક્રિયા કરો છો ત્યારે એ 0 બનશે તેથી તે 0 છે એ1 એ કોઇક અચળ છે એ જ રીતે આ ખરેખર સમીકરણ 46 છે બરાબર આ કેટલાક બે અચળો તમે આરબીટ્રરી લીધા છે ખરુ ને ના બિન 0 મૂલ્યો માટેઅને માં ઉપરના સમીકરણનું પરિણામ છે મારો મતલબ કે જો તમે ના કેટલાક મૂલ્ય પસંદ કરો છો અને જો તમે તે ક્ષેત્રને તમારા ક્ષેત્ર તરીકે ફીડ કરશો તો મારો અર્થ એ છે કે મારે તે ક્ષેત્ર નિયંત્રણ ભૂલ ACE 1 નો અર્થ છે તમે લઈ શકો છો એ જ રીતે અને જો તમે ના કેટલાક વાસ્તવિક મૂલ્ય પસંદ કરો છો તો પછી શું થશે કે તમને ACE 1 અને ACE 2 નું સ્થિર સ્થિતી મૂલ્ય મળશે બંને 0 હશે મારો અર્થ છે ઇન્ટિગ્રલ કંટ્રોલ માં તમે તે ખાતરી કરો ખરુ ને જો તમે મૂકો તેનો અર્થ એ કે તેમ છતાં એસીઇ સિગ્નલની રચના એ ગતિશીલ પ્રદર્શનના વિચારણાથી વધુ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ કે તમે અહીં કિંમતો મૂકી શકો છો પરંતુ તમે તેને ગતિશીલ પ્રતિભાવ દરમિયાન જોઈ શકો છો તે દરમિયાન ક્ષણિક અસંતુલન જાણો છો કે તમારું જ્યાં ACE 1 ACE 2 એક જ સમયે સમાન છે અને તમારે ત્યાં ક્ષણિક વર્તણૂકની તપાસ કરવી પડશે એક વસ્તુ થઈ શકે છે તે સ્થાયી થવામાં લાંબો સમય લેશે ખરુ ને અને ટોચનું વિચલન ખૂબ ઊંચું હશે હવે તેથી જ તે એસીઇ સિગ્નલની રચના ગતિશીલ કામગીરી ધ્યાનમાં લેવાથી વધુ મહત્વપૂર્ણ છે મારો અર્થ ક્ષણિક અસંતુલન દરમિયાન છે ખરુ ને સ્થિર સ્થિતિ બંને 0 બની રહયા છે તેથી લોડમાં અચાનક વધારાના ક્ષણિક પ્રતિભાવને ધ્યાનમાં લઈને આ સમજાવી શકાય છે કહો કે ક્ષેત્ર 1 માં ખરુ ને તેથી લોડ સાથેના અચાનક વધારાથી સિસ્ટમ ફ્રીકવંસીમાં ઘટાતો થશે આ તમે જાણો છો લોડ વધે છે ફ્રીકવંસી ઘટે છે જે ગવર્નર ના રિસ્પોંસ ના લીધે છે ખરુ ને જે મહત્તમ ફ્રીકવંસી પર્યટનને મર્યાદિત કરે છે અને પછીથી તમે બંને સિસ્ટમની નિયમન લાક્ષણિકતા દ્વારા તમે શું કહો છો તે નક્કી કરીને મૂલ્ય પર આવર્તન વિચલનો પાછા લાવે છે તે છે તે નિયમન લાક્ષણિકતાનો અર્થ એ છે કે ક્ષેત્ર 2 માં ક્ષેત્ર 1 માં નિયમન પરિમાણ છે તેથી આપણે સ્થિર સ્થિતી મૂલ્ય લખી શકીએ છીએ જો જો પછી અહીં ક્ષેત્ર 1 માં ફક્ત લોડ વધ્યો છે અને તો એ ને સમીકરણ 38 માં મૂકો તેથી તમને આ એક મળશે ખરુ ને તેથી જો આપણે સમાન ક્ષેત્ર ધારીશું તો તમારી સમાન ક્ષેત્રની ક્ષમતા જે છે જે આપણે પહેલાની સ્લાઇડમાં જ જોઇ લીધું છે કે ખરુ ને તેથી જો તે આવું છે તો તમે તેને અહીં મૂક્યું છે તમે તેને અહીં મૂક્યું છે બરાબર અને હવે જો તમે તેને અહીં મૂકો છો તો તમે આ ખરેખર સમીકરણ 47 બનાવશો જે ખરેખર ધટી ઘટીનેથશે તેથી આ સમીકરણ 48 છે ખરું ને તેથી આ બિંદુએ ત્યાં ટાઇ પાવર ફ્લોનું વિચલન હશે તેનાથી તે નિર્ધારિત મૂલ્યશિડ્યુલ્ડ વેલ્યુ છે કારણ કે તે ફ્રીકવંસી છે એ સ્થિર સ્થિતીની ભૂલ દર્શાવે છે તેથી તે ટાઇ પાવર પણ આ સ્થિર સ્થિતી કિંમત હશે બરાબર તેથી પૂરક નિયંત્રણ જે પ્રાથમિક કરતા ખૂબ ધીમું છે પ્રાથમિક સ્પીડ કંટ્રોલનો અર્થ રેગ્યુલેશન પેરામીટર ખરુ ને અને પૂરક નિયંત્રણ છે જે તે છે જેને તમે ખરેખર કહો છો તે ક્રિયા સાથે શરૂ થાય છે તેથી પ્રાથમિક ગતિ નિયંત્રણમાં પરિમાણ ક્રિયા સમાપ્ત થઈ ગઈ છે ખરુ ને હવે જવાબ આપવાનું શરૂ કરશે તેથી જો તેનો અર્થ છે તો તે કરશે તે ધીમી પ્રક્રિયા છે તે ધીમી પ્રક્રિયા છે ખરુ ને જો તે આવું છે જો તે તેથી પછી આપણે તે કરીશું કે તમે જે કરો છો તે પછીના કેટલાક કેસોનો અભ્યાસ કરીશું જેનો અભ્યાસ નીચે આપેલ એક કહો કે કેસ 1 છે કેસ 1 માટે અને કહો અને ખરુ ને હવે આ સ્થિતિનો ઉપયોગ કરીને કે તમને આ એક મળશે તમે આ એક કેવી રીતે મેળવશો ફક્ત હું તમને બતાવી રહ્યો છું કે આપણે આ એક કેવી રીતે મળશે ફક્ત થોડી રાહ જુઓ થોડી રાહ જુઓ તેથી તમે ખરેખર શું મેળવશો તે આપણે આ અભિવ્યક્તિને જાણીએ છીએ હવે આપણે અહીં અને અને અને લીધા છે તેથી જો તમે અહીં અવેજી કરો છો તો આ ખરેખર અને છે હવે તેનો અર્થ એ છે કે તો તે છે હમણાં જ આપણે આ જોયો છે એ જ રીતે ટાઇ પાવર કેસ માટે પણ ટાઈ લાઇન પાવર કેસ જો તમે જો તમે ફ્કત આ એક જોશો તો તેથી આ ખરેખર બનશે તો આ છે આ ખરેખર છે આ ફ્રીકવંસી માટે છે અને આ તે તમારા ટાઇ પાવર માટે તે વસ્તુઓ મૂકવાની છે હવે હવે તમે આ 1 તમારું જેને તમે કહો છો તે સ્થિર સ્થિતી મૂલ્ય છે હવે બરાબર તેથી અહીં તમે આ એક મૂકો તેથી તેનો અર્થ એ છે કે જો તમે સામાન્ય લો છો ખરુ ને તેથી તે હશે તે બરાબર બનશે તેથી જ આપણે અહીં લખી રહ્યા છીએ કે એ બરાબર છે તેથી આ તેનો અર્થ એ કે એક સ્થિર સ્થિતી મૂલ્ય તમને સ્થિર સ્થિતી મૂલ્યનું તે મૂલ્ય મળશે આનો અર્થ એ કે તે કેટલીક સ્થિર સ્થિતી ભૂલ બતાવશે જેના બરાબર ક્ષેત્ર 1 માં લોડ ડિસ્ટરબન્સ છે અનિયંત્રિત મોડના કિસ્સામાં ACE 1 સ્થિર સ્થિતી મૂલ્ય ખરુ ને હવે એ જ રીતે જો તમે તેને બનાવો છો સચોટ રીતે ખરુ ને તેથી તેથી જ મેં અહીં મૂક્યા છે જો તમે સમાન અભિવ્યક્તિ ને અવેજી કરો છો એનો અર્થ એ કે તમારું આ એક આ માટે છે આ માટે છે અને આ માટે છે તમે આ સરળ વસ્તુ કરી શકો છો ખરુ ને જો તમે તેને અહીં મૂકી દો તો આ બે આ બે અને સરળ બનાવો તમને તે મળશે ખરુ ને તેથી તેમાં મારો અર્થ એ છે કે જો લોડ ખલેલ પહોંચે તેનો અર્થ એ કે જો ક્ષેત્ર 1 માં લોડ ડિસ્ટર્બન્સ થાય છે બરાબર તો તે બતાવી રહ્યું છે કે તે છે અને જો તે છે જો તે તમારા ક્ષેત્ર ક્ષેત્ર 2 માં તમે જે કહો છો કે ત્યાં કોઈ લોડ ડિસ્ટર્બન્સ નથી તેથી બરાબર તેથી તેનો અર્થ એ છે કે ઉપરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે ક્ષેત્રમાં પૂરક નિયંત્રણ ક્રિયા ફક્ત ક્ષેત્ર 1 એનો પ્રતિસાદ આપશે અને જનરેશન બદલો જેથી એસીઇ 1 એ શૂન્ય પર આવશે ક્ષેત્ર 1 માં લોડ પરિવર્તન આમ ક્ષેત્ર 2 માં પૂરક નિયંત્રણ માટે અવ્યવસ્થિત છે તે ક્ષેત્ર 1 માં કે તમે હવેથી અનિયંત્રિત તરફથી ઓપરેશન ક્ષેત્ર 1 મેળવશો તે બતાવી રહ્યું છે કે તે લોડ ડિસ્ટર્બન્સ સમાન છે તેનો અર્થ એ કે ક્ષેત્ર1 માં પૂરક નિયંત્રણ ક્રિયાએ તેનો પ્રતિસાદ આપવો જોઈએ અને તેણે આ ACE 1 ને શૂન્ય પર લાવવું જોઈએ બરાબર અને જેમાં તમે શૂન્ય જોયો છે તેનો અર્થ છે અહહ તેનો અર્થ એ કે ક્ષેત્ર 1 માં લોડ પરિવર્તન તમે જેને ક્ષેત્ર 2 માં પૂરક નિયંત્રણ તરીકે કહો છો તેના દ્વારા સંપૂર્ણપણે અવ્યવસ્થિત રહેશે કારણ કે તમારામાં જેને તમે ક્ષેત્ર 2 માં વિક્ષેપ કહો છો તે છે ખરુ ને તેથી તેથી તે તદ્દન અવ્યવસ્થિત હશે કારણ કે એ 0 છે તેથી તે ખરેખર તે છે જે તમે કહો છો કે હું તે સ્થિર સ્થિતી દૃષ્ટિકોણથી તે સ્થિર સ્થિતી કહીશ હવે ધારો કે જો B વધારે છે ધારો કે બી કરતા વધારે છે તેથી જો આ કિસ્સામાં બી કેસ 2 છે તો કેસ 2 આ કિસ્સામાં ચાલો આપણે માની લઈએ કે તે તમારો બી એ બીટાકરતાં મોટો છે અને તે જ રીતે અને છે એ જ પ્રક્રિયાને અનુસરો તે જ પ્રક્રિયાને અનુસરો આ બે વસ્તુની અભિવ્યક્તિમાં જે પણ શરતો આપવામાં આવેલ છે અને તમે આ અભિવ્યક્તિમાં મૂકો તમે સમીકરણ 38 અને 39 માં મૂકો બરાબર હું સીધું જ હું તે બતાવી રહ્યો છું મારી પાસે નથી કારણ કે પછી હું થોડો સમય બચાવી શકું ખરું ને તેથી તમે સીધા જ તમે ખૂબ સરળ વસ્તુને ફક્ત અવેજી કરો અને વિગતવાર તૈયાર કરો જો તમે આવું કરો છો તો તમે શોધશો અને તે જ રીતે તેનો અર્થ જો B એ કરતા વધારે હોય આ 0 થઈ રહ્યો નથી તો તે શૂન્ય થઈ રહ્યો નથી તેથી તેનો અર્થ એ છે કે ક્ષેત્ર 2 માં પણ પૂરક નિયંત્રણ ક્રિયાને પ્રતિક્રિયા આપવી પડશે કારણ કે ક્ષેત્ર 1 માં કોઇ લોડ ડિસ્ટરબન્સ ન હોવા છતાં માફ કરશો ક્ષેત્ર 2 છે બરાબર તેથી તે એટલા માટે છે કે તે કેટલાક સ્થિર સ્થિતી મૂલ્ય આવી રહ્યાં છે તેથી તેનો અર્થ એ કે અહીં બંને ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 પૂરક નિયંત્રણ રિસ્પોન્ડ આપશે અને તમે જેને ફ્રીકવંસી વિચલન કહો છો તેને સુધારશે કારણ કે આપણે અને લીધો છે ખરુ ને જો કે ક્ષેત્ર 2 દ્વારા લેવામાં આવતુ જનરેશન એનો અર્થ એ કે બરાબર લીધું છે આપણે પછીથી તેને પોતાને ACE 2 ના ઘટક તરીકે પ્રતિબિંબિત કરીશું બરાબર અને સ્થિર સ્થિતિમાં ફરીથી સમર્થન આપીશું હવે તેથી એલએફસી લોડ ફ્રીકવંસી કંટ્રોલમાટે એલએફસી વધુ હશે ફ્રીકવંસી બાઅસ સેટિંગની વધુ તાર્કિક પસંદગી બરાબર છે તેથી તે સૌથી તાર્કિક પસંદગી છે પરંતુ B એ કરતાં ઓછો હોઈ શકતો નથી બરાબર તેથી આ ખરેખર તમને એક પ્રશ્ન આપવામાં આવે છે કે બી શા માટે ઓછો હોઈ શકતો નથી તેથી જો તમે આ ક્ષેત્ર 1 ક્ષેત્ર 2 માટેનો એકમાત્ર પ્રતિસાદ જોશો અને per unit megawatt માટે આ વસ્તુ ખરુ ને અને મેગાવાટ દીઠ યુનિટ જો તમે ઉદાહરણ તરીકે દોરો છો તોતે ખરેખર તમારું છે જેને તમે આ કહો છો કેસ અનિયંત્રિત મોડ અનિયંત્રિત મોડ તમે એ 0 005 મેળવશો પરંતુ તમે જેને 0 01 કહો છો તે નહીં કારણ કે તે અનિયંત્રિત મોડ છે તેથી બંને જનરેશન તે જ છે જેને તમે કહો છો જનરેટરસ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પાવર 0 005 ઉત્પન્ન કરી રહ્યા છે અહીં પણ 0 005 કારણ કે બે ક્ષેત્રની એકબીજા સાથે જોડાયેલ સિસ્ટમ અને ટાઇ લાઇન પાવરની આ અનિયંત્રિત મોડ પ્રતિક્રિયાઓ જો તમે દોરોગ્રાફ કરો છો તે માઈનસ 0 005 બતાવી રહ્યું છે અને આ સમય છે આ જે તમે તમારા ને કહો છો તેના માટેનો પ્રતિસાદરિસ્પોન્સ છે આ અનિયંત્રિત મોડ જેનો અર્થ છે જો તમે MATLAB થી બનાવીને આ બધી બાબતો મુકશો તો તમે તેને સરળતાથી જોઇ શકો છો જેને તમે આ જવાબો કહો છો અને જો તમે અહીં ફ્રીકવંસી દર્શાવી ન હોય તો પણ તમને સ્થિર સ્થિતી ભૂલ બતાવશે ખરુ ને ફ્રીકવંસી અહીં સ્થિર સ્થિતી ભૂલ મેં તે અહીં કરી છે આ સમય છે થોડો માઈનસ 0 01176 એ જ સ્થિર સ્થિતી બાદબાકી બનશે ખરું ને તેથી તેનો અર્થ એ કે તમે જેને કહો છો તે આ અનિયંત્રિત મોડ પ્રતિસાદ આ અનિયંત્રિત મોડ રિસ્પોન્સ છે હવે જો તમે જો તમે કંટ્રોલ જો તમે કંટ્રોલરને અહીં મૂકો છો જો તમે અહીં નિયંત્રક મુકો છો તો પછી તમે જેને ફ્રીકવંસી કહો છો તે ફ્રીકવંસી તમારા સમયની જેમ છે આ તમારો આ સમય છે અને આ છે આ 0 છે ખરુ ને અને જો તમે આ નિયંત્રિત મોડ છે બરાબર તેથી ફ્રીકવંસી આના જેવી હશે તે આની જેમ આખરે આ રીતે જશે તે 0 પર સ્થિર થશે આ ક્ષેત્ર 1 માં ફ્રીકવંસી કહેવાય છે ક્ષેત્ર 2 પણ મને અન્ય શાહીનો ઉપયોગ ક્ષેત્ર 2 માટે કરવા દો આની જેમ જશે અને આખરે આ રીતે જશે 0 પર જશે બરાબર તેથી આ ખરેખર કહેવામાં આવે છે કે આ એ ક્ષેત્ર 1 માં ડિસ્ટર્બન્સ હોઈ શકે છે છે અને આ પણ છે ખરુ ને આ ફ્રીકવંસી છે જો તમે ક્ષેત્ર 1 ના તે કિસ્સામાં જનરેશનને જોશો જનરેશનને કહો કે ક્ષેત્ર 1 જનરેશન તો ક્ષેત્ર 1 માં ડિસ્ટર્બન્સ થાય છે તેથી આ મુદ્દાને કહો કે જુઓ જો તે જનરેશન છે તો તે આના જેવું હશે આ આના જેવું અને છેવટે 0 પર સ્થાયી થશે આ તમારો ક્ષેત્ર 1 છે અને ક્ષેત્ર 2 કેસ તે આના જેવો હોઈ શકે છે અને આખરે તે 0 પર આવશે કે આ તમારો હશે કારણ કે આ ફક્ત હું તેને મારા અંતર્જ્ઞાનથી દોરી રહ્યો છું પરંતુ સિમ્યુલેશન કંઈક હશે બરાબર સિમ્યુલેશન પણ આખરે તે 0 પર સ્થિર થશે અને 0 પર સ્થિર થશે ખરુ ને અને ટાઇ પાવર પણ ટાઇ પાવર પણ આ તમારો સમય છે આ ખરેખર તમારો સમય છે આ ખરેખર તમારો સમય છે બરાબર છે અને આ તે છે જેને તમે કહો છો જો તમે પ્લોટદોરોગ્રાફ કરો છો તો તે આના જેવો હશે છેલ્લે તે 0 પર સ્થિર થશે આ નિયંત્રણકટ્રોલ છે આ બધી બાબતો નિયંત્રિત સ્થિતિ માં છે તેનો અર્થ એ કે તે ઇન્ટીગ્રલ કંટ્રોલ એક્શન ત્યાં છે બરાબર આ સાથે તમે આ પરંપરાગત ભાગ તરીકે કહો છો તે બધી વસ્તુઓ પૂરી થાય છે તે પછી આ આપણે થોડા દાખલાઓ ઉદાહરણો જોઇશું અને પછી અનિયમિત સિસ્ટમડીરેગ્યુલેટેડ સિસ્ટમ માં થોડુંક અને પછી આપણે યુનિટ કમીટમેન્ટ પર આવીશું બરાબર યુનિટ કમીટમેન્ટ ખરેખર કંઈક તેને બનાવવાનો પ્રયાસ કરીશું કારણ કે તમે જાણો કે વર્ગખંડમાં યુનિટ કમીટમેન્ટ હલ કરવું લગભગ અશક્ય છે બરાબર પરંતુ થોડુક સરળ રીતે આપણે તેને બનાવીશું અને મારો મતલબ કે આ કોર્સમાં વિગતોવિગતવાર શક્ય નથી પરંતુ કેટલાક વિચારો કેટલીક કલ્પનાઓ આપણને મળશે પરંતુ આ પછી આપણે એજીસીમાં ડીરેગ્યુલેટેડ વર્ઝ્ન જોઇશું જે ખૂબ જ સરળ બાબત છે થોડુંક હું તમને નિયમનરેગ્યુલેશન બતાવીશ કે માત્ર વર્ગખંડમાં જ તમે કામ કરી શકો તે પહેલાં આપણે કેટલાક દાખલા બતાવીશું અને તે પછી આપણે યુનિટ કમીટમેન્ટ તરફ જઈશું બરાબર આપનો ખુબ ખુબ આભાર